SGX પરના લેક્ચરના બીજા ભાગમાં સ્વાગત છે પહેલાની વિડિઓમાં આપણે ઇન્ટેલ SGX પર પણ ધ્યાન આપ્યું હતું આપણે જોયું છે કે પ્રોસેસરમાં આ વિશેષ સુવિધા સાથે શું સક્ષમ છે આપણે જોયું કે પ્રોસેસર ખરેખર મેમરી ને કેવી રીતે મેનેજ કરે છે તે ખરેખર એન્ક્લેવ્સ માટે મેમરી પ્રદેશો કેવી રીતે ફાળવે છે વસ્તુઓ ખરેખર એન્ક્લેવ્સ માં કેવી રીતે સ્ટોર કરવામાં આવી હતી વિડિઓ લેક્ચરના આ ભાગમાં આપણે સોફ્ટવેર દ્રષ્ટિકોણથી ઇન્ટેલ SGX પર વધુ ધ્યાન આપીશું આપણે જોશું કે એપ્લિકેશન કેવી રીતે ઇન્ટેલ SGX સુવિધાનો ઉપયોગ કરશે અને આપણે એન્ક્લેવ્સ બનાવીશું આ સુવિધાઓને ટેકો આપવા માટે કઈ ઇન્સટ્રક્શનશ ઉપલબ્ધ છે તેથી આપણે જે વાત કરી રહ્યા છીએ તે આ પેપર ઇનોવેટિવ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ સોફ્ટવેર મોડેલ ફોર આઇસોલેટેડ એક્ઝેક્યુશન "Innovative Instructions and Software Model for Isolated Execution" માં હાજર છે આ HASP 2013 માં પ્રકાશિત થયું હતું આ ઉપરાંત આ વિડિઓમાંની કેટલીક આકૃતિઓ ઇન્ટેલ પરથી લેવામાં આવી છે સપોર્ટેડ સિસ્ટમ પર લાક્ષણિક એપ્લિકેશન વિકાસ માટે આવશ્યક છે કે તમે ખરેખર એપ્લિકેશન ને બે ભાગમાં વહેંચો એક વિશ્વાસપાત્ર ભાગ છે જે તમે એન્ક્લેવ્સ નો ભાગ બનવા માંગો છો અને અવિશ્વસનીય ભાગ પણ જ્યાં એપ્લિકેશન નો બાકીનો ભાગ હાજર છે તેથી વિશ્વસનીય ભાગમાં ક્રિપ્ટોગ્રાફી જેવા પાસાઓ હશે પાસવર્ડ્સ સંગ્રહિત થયેલ છે તે ક્ષેત્ર એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન થાય છે તે ક્ષેત્ર સીક્રેટ કીઓ સંગ્રહિત છે તે ક્ષેત્ર વગેરે છે બાકીનો ભાગ એ નિયમિત એપ્લિકેશન હોઈ શકે છે જેમ કે એક્સેસ જેવા ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અન્ય ઇન્ટરફેસ અને વધુ હવે નોંધ લો કે ટ્રસ્ટઝોનથી વિપરીત આપણે અગાઉ જોયું છે બંને અવિશ્વસનીય એપ્લિકેશન અને વિશ્વસનીય એપ્લિકેશન સમાન એડ્રૈસ સ્પેસમાં હાજર છે હકીકતમાં વિશ્વાસપાત્ર ભાગ તે ચોક્કસ એપ્લિકેશન ના ચોક્કસ ક્ષેત્રમાં ફક્ત મેપ કરેલો છે તેથી જ્યારે સામાન્ય રીતે તે એપ્લિકેશન નો અવિશ્વસનીય ભાગ હશે જે એપ્લિકેશન ચલાવે છે ત્યાં સુધી તેને ચલાવવામાં આવશે જ્યાં સુધી વિશ્વસનીય એપ્લિકેશન પર જવા માટે કોઈ કોલ આવશ્યક નથી આ અનિવાર્યપણે એન્ક્લેવ્સ નો કોલ છે એપ્લિકેશન માં SGXને શામેલ કરવા માટે એપ્લિકેશન ને પહેલા એન્ક્લેવ્સ બનાવવાની જરૂર રહેશે જેથી એપ્લિકેશન સામાન્ય રીતે અવિશ્વસનીય સ્થિતિમાં ચાલે અને જ્યારે ક્યારેક એન્ક્લેવ્સ ને કોલ કરવાની જરૂર હોય ત્યારે એપ્લિકેશન ને વિશ્વસનીય ફંક્શનને કોલ કરવાની જરૂર કરતાં પછી નોન એન્ક્લેવ્સ મોડમાંથી એન્ક્લેવ્સ મોડમાં સ્વિચ થાય છે પછી સ્ટેપ 3 એ છે જ્યાં એન્ક્લેવ્સ ફંક્શન એક્ઝેક્યુટ થાય છે અને સુરક્ષા સંબંધિત સંવેદનશીલ ડેટાને પ્રોસેસ કરે છે અને આખરે મોડ એન્ક્લેવ્સ મોડથી પાછો અવિશ્વસનીય અથવા નોન એન્ક્લેવ્સ મોડ પર ફેરવવામાં આવે છે અને એપ્લિકેશન ચલાવવાનું ચાલુ છે તેથી આમાં વિવિધ પગલાં શામેલ છે જ્યારે SGX સક્ષમ એપ્લિકેશન વિકસિત કરવામાં આવે છે ત્યારે એપ્લિકેશન ને એન્ક્લેવ્સ હોય છે એપ્લિકેશન વિકાસના આ સ્વરૂપને ટેકો આપવા માટે ઇન્ટેલ પાસે થોડી ઇન્સટ્રક્શનશ છે તેથી એન્ક્લેવ્સ બનાવવા માટે વિશ્વસનીય કાર્યોને આગળ વધારવા માટે ઇન્ટેલ પ્રોસેસરના સૂચના સમૂહ પર આ ઇન્સટ્રક્શનશ ઉમેરવામાં આવી છે તેથી આપણે પહેલા આ વિશેષ કાર્યો શું છે તે જોશું તેથી SGX માટેના આ વિશેષ એક્સ્ટેંશન 2 ફોર્મમાં વહેંચાયેલું છે તમારી પાસે સૂચનોનો વિશેષાધિકૃત સમૂહ અને યુઝર સ્તરની ઇન્સટ્રક્શનશ છે તેથી વિશેષાધિકૃત ઇન્સટ્રક્શનશનો ઉપયોગ સુપર યુઝર તરીકે થવો જોઈએ જ્યાં તમારી પાસે પેજ બનાવવા પેજ ઉમેરવા પેજ ને વિસ્તૃત કરવા એન્ક્લેવ્સ બનાવવાની દૂર કરવાની અને વધુ ઇન્સટ્રક્શનશ છે ઉપરાંત પેજિંગ સંબંધિત પાસાંઓ જેમ કે પેજ ને ખાલી કરાવવું પેજ લોડ કરવું એ તમામ વિશેષાધિકૃત ઇન્સટ્રક્શનશના ભાગ રૂપે કરવામાં આવે છે બીજી તરફ યુઝર સ્તર સૂચનો મોટે ભાગે ફક્ત 2 અથવા 3 છે તેમાંથી એક સૂચના તમને એન્ક્લેવ્સ માં પ્રવેશવાની મંજૂરી આપશે અને બીજી એક તમને એન્ક્લેવ્સ છોડી દેવાની પરવાનગી આપશે અને ત્રીજી રેઝ્યૂમ જે યુઝર મોડમાં એપ્લિકેશન ને ઇન્ટ્રપટ અથવા એક્સેપસન આવી ગયા પછી ફરી શરૂ કરવાની મંજૂરી આપશે તો ચાલો આપણે આ વિવિધ ઇન્સટ્રક્શનશનું અવલોકન કરીએ પ્રથમ એન્ક્લેવ્સ બનાવવાની છે કે જે ECREATE સૂચના છે અને આપણે અહીં જોયું તેમ ECREATE એ એક વિશેષાધિકૃત સૂચના છે જ્યારે પણ એપ્લિકેશન કોઈ એન્ક્લેવ્સ બનાવવાની ઇચ્છા રાખે ત્યારે તે જરૂરી રહેશે કે તે સિસ્ટમ કોલ કરે એક ECREATE કોલ સૂચના હશે જે એન્ક્લેવ્સ બનાવટની શરૂઆત કરશે તેથી જ્યારે ECREATE નો ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રોસેસર PRM પ્રોસેસર સંબંધિત મેમરી માં SECS સ્ટ્રક્ચર બનાવશે અને આ SECS સ્ટ્રક્ચર જેમ આપણે જાણીએ છીએ એન્ક્લેવ્સ વિશે ગ્લોબલ માહિતી હશે હવે SGX વિશેની અનોખી વાત એ છે કે ઑપરેટિંગ સિસ્ટમ પસંદ કરી શકે છે અને મેનેજ કરી શકે છે કે આખી વર્ચુઅલ જગ્યામાં એન્ક્લેવ્સ ક્યાં હોવી જોઈએ ઉદાહરણ તરીકે ઑપરેટિંગ સિસ્ટમ વિશિષ્ટ વર્ચુઅલ ઍડ્રેસ પેજ પસંદ કરી શકે છે અને હાર્ડવેરને સ્પષ્ટ કરી શકે છે કે આ ચોક્કસ પેજ માં એન્ક્લેવ્સ બનાવવી જોઈએ હવે આ વિશેની અનોખી બાબત એ છે કે હાર્ડવેર સંરક્ષણ મિકેનિઝમ્સને કારણે આ ફક્ત પેજ અથવા સરનામું પસંદ કરી રહ્યું છે જ્યાં એન્ક્લેવ્સ હાજર છે તમામ ઑપરેટિંગ સિસ્ટમ વિશે છે તે તે અંદરની સામગ્રીને વાંચી અથવા લખી શકશે નહીં પરંતુ તેના બદલે ચોક્કસ પેજ નું ફક્ત સંચાલન કરશે પેજ બનાવતી વખતે ઑપરેટિંગ સિસ્ટમ ને ઑપરેટિંગ મોડ તે 32 બીટ અથવા 64 બિટ્સ છે તેના જેવા અન્ય પાસાઓને નિર્દિષ્ટ કરવાની જરૂર રહેશે તેને પ્રોસેસર સુવિધાઓ કે જે સપોર્ટેડ છે તેને નિર્દિષ્ટ કરવાની જરૂર છે છે અને ડિબગની મંજૂરી છે કે નહીં તે ચોક્કસ એન્ક્લેવ્સ ની અંદર તે પણ નિર્દિષ્ટ કરવું પડશે બનાવટ પૂર્ણ થયા પછી આગળનું પગલું એ EADD સૂચના છે EADD એ એક વિશેષાધિકૃત સૂચના છે અને તે ફક્ત ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જ થઈ શકે છે પહેલાંની જેમ જ્યારે EADD માંગવામાં આવે છે ત્યારે ઓરેટિંગ સિસ્ટમ કોઈ ચોક્કસ ECS પેજ ને પસંદ કરવા માટે સક્ષમ છે જ્યાં એન્ક્લેવ્સ કોડ અથવા ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે ઓપરેટિંગ સિસ્ટમ આ ચોક્કસ પેજ ને સંચાલિત કરવામાં સમર્થ હશે પરંતુ ખરેખર વાંચવા માટે અથવા તે પેજ ની સામગ્રી લખવા માટે સમર્થ હશે નહીં EADD 2 વસ્તુઓ કરશે તે પહેલા EPCM ને પ્રારંભ કરશે જેમ આપણે પહેલાના લેક્ચરમાં જોયું છે દરેક ECS પેજ ને અનુરૂપ EPCM એન્ટ્રી હોય છે જે ઇ સી એસ પેજ ને મૅપ કરે છે જેમાં ECS પેજ માટે આવશ્યક વિશેષાધિકારો અને એક્સેસ નિયંત્રણ હોય છે ઉદાહરણ તરીકે આપણે જોયું છે કે તેમાં રીડ રાઇટ એક્ઝિક્યુટની પરવાનગી છે જે સરનામું તે ચોક્કસ પેજ એક્સેસ કરશે અને તે પેજ નાં પ્રકાર જેમ કે TCS અથવા REGને લગતી કેટલીક માહિતી ધરાવે છે પછી કરવામાં આવ્યું કે EADD પ્રોસેસરમાં અમલમાં પૂર્ણ થયેલ ત્યારબાદ EPCM માહિતીને SECS માં સંગ્રહિત ક્રિપ્ટો લોગમાં રેકોર્ડ કરશે નોંધ લો કે SECS એ ECREATE સૂચના દરમિયાન બનાવવામાં આવી હતી અને EADD દરમિયાન દરેક ECS દીઠ ત્યાં કેટલાક લૉગ હશે જે ECSમાં જોડાયેલા અથવા ઉમેરવામાં આવે છે પછી ECS ભરાય છે અને તે 4 કિલો બાઇટ્સ ડેટા છે જે હાર્ડ ડિસ્કથી કૉપી કરેલી છે જે બાઈનરીમાંથી ECS પેજ પર છે જે DRAM પર છે નોંધો કે આ તમામ ડેટા એન્ક્રિપ્ટ થયેલ છે કારણ કે આ ડેટા આ હાર્ડ ડિસ્ક માં હાજર છે તેમજ DRAM પ્રોસેસરની બહાર હાજર છે અને આપણે પ્રોસેસરની બહારની કોઈપણ માહિતી પહેલાં જોયું છે જે પ્રોસેસરની બહાર હાજર કોઈપણ એન્ક્લેવ્સ ડેટા અથવા કોડ હંમેશાં એન્ક્રિપ્ટેડ સ્થિતિમાં હોય છે આ ગુપ્તતાને સુનિશ્ચિત કરે છે અને અખંડિતતા બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે એન્ક્લેવ્સ માં હાજર તમામ પેજ EADD સૂચનાનો ઉપયોગ કરી ઉમેર્યા છે ઉદાહરણ તરીકે જો ત્યાં 20 જુદા જુદા પેજ હોય તો EADD ને 20 જુદા જુદા સમયે બોલાવવાની જરૂર રહેશે જેથી EEXTEND ને કોલ કરવાની જરૂર રહેશે જેથી EEXTEND એક માપન કરશે EPC પેજ માં 256 બાઇટ પ્રદેશ નું આ ક્ષેત્ર ડેવલોપર દ્વારા સ્પષ્ટ થયેલ છે માપન ખરેખર 64 બીટ સરનામાંનો સમાવેશ કરે છે અને 256 બાઇટ માહિતી SECSમાં પ્રસ્તુત કરે છે આપણે એક સમયે 256 બાઇટ્સ માપી રહ્યા છીએ તેથી આખા પેજ ને માપવા માટે આપણી પાસે EEXTEND ની 16 વિનંતીઓ છે એન્ક્લેવ્સ નું બાંધકામ એન્ક્લેવ્સ ના ઓનર સાથે મેળ ખાતા પરિણામ આપે છે આ તે છે જ્યાં આપણે ખરેખર ઇંતિગ્રીટી પ્રાપ્ત કરીશું કારણ કે જ્યારે એપ્લિકેશન ડેવલોપર દ્વારા એન્ક્લેવ્સ બનાવવામાં આવે છે ત્યારે એપ્લિકેશન ડેવલોપર ખરેખર વિવિધ EPC પેજ ના કયા ક્ષેત્રને સ્પષ્ટ કરી શકે છે માપવા જોઇએ ઉપરાંત તે તે ખાસ EPC પેજ માટે કોઈ ખાસ સહી પણ સ્પષ્ટ કરી શકશે આ રીતે EEXTEND સૂચના દ્વારા જે નિશ્ચિત છે તે છે કે આ વિવિધ EPC પેજ ની રચના બરાબર સમાન છે અથવા એપ્લિકેશન ડેવલોપરનો હેતુ શું છે તેની બરાબર સમાન હસ્તાક્ષર છે તેથી EEXTEND પછીની આગલી સૂચના EINIT છે EINIT એ ફરીથી એક વિશેષાધિકાર સૂચના છે અને તે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થવી જોઈએ તેથી તે બધા પેજ ઉમેર્યા પછી તેની વિનંતી કરવામાં આવે છે અને આવશ્યકપણે તે ચકાસી શકે છે કે સહી ઓનરની સહી સાથે મેળ ખાય છે તેથી જો EINIT સફળ છે તો તે એન્ક્લેવ્સ દાખલ કરવાની મંજૂરી આપે છે તેથી EINIT પછી તે પહેલું પગલું છે જે અહીં પૂરું થયું છે પહેલું પગલું જે આપણે અહીં જોયું છે તે ECREATE EADD EEXTEND અને EINIT ને સામેલ કરે છે આ 4 પગલાં બધાં ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે એપ્લિકેશન કોલ કરીને અને પછી એપ્લિકેશન સિસ્ટમ ની આ એન્ક્લેવ્સ બનાવવા માટે વિનંતી કરીને તેથી આ 4 પગલા પૂર્ણ થયા પછી એન્ક્લેવ્સ વાપરવા માટે તૈયાર છે અને તે પછી એપ્લિકેશન ખરેખર એન્ક્લેવ્સ ને દાખલ કરવા અને મૂકવા માટે વિવિધ સૂચના EENTER અને EEXIT નો ઉપયોગ કરી શકે છે આપણે EENTER વિશે વધુ વિગતવાર જોઈએ છીએ જ્યાં અવિશ્વસનીય ફંક્શન એ વિશ્વસનીય ફંક્શન જે એન્ક્લેવ્સ માં હાજર છે તેને કોલ કરેછે જ્યારે એપ્લિકેશન નો અવિશ્વસનીય ભાગ EENTER ની વિનંતી કરે છે ત્યારે અમુક બાબતો નક્કી થવી જોઈએ EENTER સૂચના ને એન્ક્લેવ્સ ની અંદરનું સ્થાન કે જ્યાં ટ્રાન્સફર થવું છે તે જાણવાની જરૂર છે તેને અસિઙ્ક્રોન્સ એક્ઝિટ પોઇન્ટર તરીકે ઓળખાતી કંઇક વ્યાખ્યાયિત પણ કરવી જોઈએ જે આપણે પછીથી જોશું આપણે અસિઙ્ક્રોન્સ એક્ઝિટ પોઇન્ટર જે ઇન્ટ્રપટ સંચાલન સાથે સંબંધિત છે તેના વિશે વધુ વિગતવાર એન્ક્લેવ્સ મોડમાં જોઈએ છીએ જ્યારે EENTER સૂચના પ્રોસેસર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે ત્યારે પ્રોસેસર TCS બીટ સેટ કરે છે તે મોડને નોન એન્ક્લેવ્સ મોડથી એન્ક્લેવ્સ મોડમાં બદલશે પછી તે સ્ટેક પોઇંટર બેઝ પોઇન્ટર અને વધુની સ્થિતિને સેવ કરશે અને તે AEP તરીકે ઓળખાતી કંઈકને પણ સેવ કરશે તેથી સ્ટેક અને બેઝ પોઇંટરને કોંટેક્સ્ટ માં સેવ કરવા જેવી આ સ્થિતિ છે જેથી એન્ક્લેવ્સ થી પાછા આવ્યા પછી ઓપરેશનનો સામાન્ય મોડ ચાલુ થઈ શકે અને અંતે ત્યાં એન્ક્લેવ્સ ની બહારથી એન્ક્લેવ્સ ની અંદરથી સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે અને જો બધી પરવાનગી ચકાસણી કરવામાં આવી છે તો હાર્ડવેર એન્ક્લેવ્સ ફંક્શનને ચલાવવા માટે પરવાનગી આપશે તેથી આ તમામ પગલાંઓ EENTER સૂચના દરમિયાન કરવામાં આવે છે અને તમે જોયું છે કે EENTER એ એક યુઝર મોડ સૂચના છે અને ઉદાહરણ તરીકે કોઈ એપ્લિકેશન એન્ક્રિપ્શન કરવા માંગે છે એન્ક્લેવ્સ મોડમાં એન્ક્રિપ્શન ને ટ્રિગર કરવા માટે EENTER કરશે હવે એન્ક્રિપ્શન એન્ક્લેવ્સ મોડમાં પૂર્ણ થયા પછી એપ્લિકેશન એન્ક્લેવ્સ મોડથી નોન એન્ક્લેવ્સ અથવા સામાન્ય મોડમાં EEXIT સિસ્ટમ કોલનો ઉપયોગ કરીને પાછા આવી શકે છે આ સૂચનામાં પ્રોસેસર ખાતરી કરશે કે એન્ક્લેવ્સ મોડ ફ્લેગ સાફ થયો છે જે તે ખરેખર સૂચવે છે કે તે સામાન્ય સ્થિતિમાં પાછો ફરી રહ્યો છે અને તે વિવિધ TLB એન્ટ્રીને ફ્લશ કરશે જે તે TCSને ફ્રી તરીકે ચિહ્નિત કરશે અને તે કંટ્રોલને એન્ક્લેવ્સ ની અંદરથી એન્ક્લેવ્સ ની બહાર સ્થાનાંતરિત કરશે હવે સામાન્ય રીતે જેની અપેક્ષા રાખવામાં આવે છે તે એ છે કે જ્યારે પણ EENTER સૂચના હોય ત્યારે આ એન્ક્લેવ્સ સૂચના દ્વારા એન્ક્લેવ્સ માંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે જો કે આ ખાસ કેસમાં એક્સેપસન છે જ્યારે એન્ક્લેવ્સ મોડમાં હોય ત્યારે ઇન્ટ્રપટ આવે તો ત્યારે એક્સેપસન થાય છે ઉદાહરણ તરીકે એન્ક્લેવ્સ મોડમાં વિશ્વસનીય ફંકશન જેવુ કે એન્ક્રિપ્શન એક્ઝિક્યુટ થઈ રહ્યું છે અને આ દરમિયાન એક ઇન્ટ્રપટ થાય છે અને પ્રોસેસર માટે ઇન્ટ્રપટ સેવા આપવી જરૂરી છે હવે આ બાબતોને થોડુંક જટિલ બનાવે છે કારણ કે ઇન્ટ્રપટ એસિંક્રોનસ ઇવેન્ટ્સ છે અને પ્રોસેસરને એન્ક્લેવ્સ ની સુરક્ષા નું સમાધાન કર્યા વિના આ ઇન્ટ્રપટની સેવા કરવાની જરૂર પડશે તેથી આ કરવા માટે એક વિશેષ તકનીક છે જેને AEX અથવા એસિંક્રોનસ એક્ઝિટ તરીકે ઓળખાય છે જે SGX દ્વારા સપોર્ટેડ છે અને આ સુવિધા જ્યારે એન્ક્લેવ્સ મોડમાં હોય ત્યારે પણ ઇન્ટ્રપટ ને નિયંત્રિત કરવાની મંજૂરી આપશે આ એસિંક્રોનસ એક્ઝિટમાં જે AEP તરીકે ઓળખાય છે તેમાં એસિંક્રોનસ એક્ઝિટ પોઇન્ટરનો અર્થ છે નોંધ લો કે એસિંક્રોનસ એક્ઝિટ પોઇન્ટર ખરેખર EENTER સૂચના દરમિયાન સેટ થયેલ છે તેથી અહીં શું કરવામાં આવે છે તે છે કે એન્ક્લેવ્સ ની બહારના કેટલાક મેમરી સ્થાન સ્પષ્ટ થયેલ છે અને તે સામાન્ય રીતે જ્યારે પણ ઇન્ટરપ્ટમાંથી પાછા આવે છે ત્યારે બોલાવવામાં આવતા કોઈ ફંક્શન તરફ નિર્દેશ કરે છે આ ઇન્ટ્રપટને સામાન્ય રીતે સંચાલિત કરવામાં આવે છે તેનાથી અલગ છે કારણ કે આપણે અગાઉના વર્ગોથી જાણીએ છીએ કે જ્યારે પણ ઇન્ટ્રપટ પૂર્ણ થાય છે ત્યારે આ IRET સૂચના કરવામાં આવે છે અને IRET ઇન્સટ્રક્શનશ અગાઉના કોંટેક્સ્ટ અને પ્રોગ્રામને ચલાવવાનું ચાલુ રાખે છે અહીં SGXની વસ્તુઓ થોડી અલગ છે આ IRET સૂચના છે જે સીધી એન્ક્લેવ્સ પર પાછા જવાને બદલે એક્ઝેક્યુટ થઈ જાય છે આ AEP દ્વારા નિર્દેશિત ફંકશન એક્ઝેક્યુટ થાય છે આ કાર્ય પછી ERESUME સૂચના ચાલશે અને ERESUME સૂચના પછી પ્રોસેસરને નોન એન્ક્લેવ્સ સ્થાનથી એન્ક્લેવ્સ સ્થાન પર જવા માટે દબાણ કરશે તેથી ERESUME સૂચના બધા રજિસ્ટર અને તે જ રીતે પુનર્સ્થાપિત કરશે ઇન્ટેલ SGX દ્વારા સપોર્ટેડ બીજું ખૂબ મહત્વનું પાસું એટેસ્ટેશન તરીકે ઓળખાતું કંઈક છે જ્યાં આ સિસ્ટમ ખરેખર કોઈ અન્ય વ્યક્તિ માટે સાબિત કરી શકે છે કે તે નેટવર્ક અથવા બીજા સર્વર પર હોઈ શકે છે જેની પાસે ખરેખર કોઈ ખાસ SGX છે તેથી આ શક્ય છે તે હસ્તાક્ષરના કારણે જેનું એન્ક્લેવ્સ માટે ગણતરી કરી શકાય છે અને એ પણ હકીકત એ છે કે એન્ક્લેવ્સ ની બધી માહિતી ખરેખર એન્ક્રિપ્ટ થયેલ છે ત્યાં 2 એટેસ્ટેશન તકનીકો છે ઇન્ટર મશીન અને ઇન્ટ્રા મશીન તેથી સિસ્ટમ માં બહુવિધ એપ્લિકેશન ચાલી રહેલ હોય તેવા દૃશ્યમાં ઇન્ટ્રા મશીન ચકાસણી થાય છે વિશિષ્ટ એન્ક્લેવ્સ વાળી એક એપ્લિકેશન તે જ સિસ્ટમ ની બીજી એપ્લિકેશન ને સાબિત કરી શકે છે કે તેમાં આ ચોક્કસ એન્ક્લેવ્સ છે તે આ સહીઓ દ્વારા કરવામાં આવે છે અને ઇન્ટર મશીન એટેસ્ટેશન બીજી વસ્તુ જે આપણે ઉલ્લેખ કરીએ છીએ તે એપ્લિકેશન ખરેખર ઇન્ટરનેટ પર કોઈ તૃતીય પક્ષને સાબિત કરી શકે છે કે તેમાં કોઈ ચોક્કસ એન્ક્લેવ્સ છે આમાં તમારી પાસે ઘણી એપ્લિકેશન છે જે ઇન્ટેલ તરફ જોશે જે એક વિલંબિત સમય તકનીકની સાબિતી છે જે બ્લોક સાંકળ માટેની તકનીક છે જ્યાં એટેસ્ટેશનની આ સુવિધા કામમાં આવે છે અને સિસ્ટમ નેટવર્કનીબીજી કેટલીક સિસ્ટમ પર સાબિત કરી શકે છે કે તેની પાસે તે ચોક્કસ એન્ક્લેવ્સ ની માલિકી છે અને ચોક્કસ કાર્ય કર્યું છે તેથી MR એન્ક્લેવ્સ તરીકે ઓળખાતા રજિસ્ટરને કારણે આ ઘણી ચકાસણી શક્ય છે આ MR એન્ક્લેવ્સ આંતરિક લૉગ માટે SHA 256 હેશનો ઉપયોગ કરે છે જે એન્ક્લેવ્સ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિને માપે છે તેથી લૉગમાં વિવિધ પાસાઓ હોય છે જેમ કે તેમાં કોડની સહીઓ ડેટા સ્ટેક હીપ અને એન્ક્લેવ્સ છે તેમાં એન્ક્લેવ્સ સિક્યોરિટી ફ્લેગ સાથે સંકળાયેલ પેજ ની સંબંધિત સ્થિતિ છે આપણે આ વિશિષ્ટ પ્રક્રિયા વિશે વધુ વિગતવાર નહીં જાય પરંતુ તમે આ પેપર શીર્ષક CPU બેસ્ડ એટેસ્ટેશન એન્ડ સીલિંગ માટેની નવીન તકનીકીઓ Innovative Technologies for CPU based Attestation